તેથી અગાઉના વિષયમાં આપણે જોયું છે કે તમારો તે ફેઝ તબક્કા નો ફોલ્ટ છે પરંતુ તે કિસ્સામાં અમારું ઉદ્દેશ મુખ્યત્વે ZBUS બિલ્ડિંગ અલ્ગોરિધમ માટે નુ હતું અને થોડા દાખલા જે આપણે હલ કર્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે ZBUS મેટ્રિક્સ આપણી પાસે હોવો જોઈએ તેથી આજે આપણે બીજી વસ્તુ શરૂ કરીશું જે તમારા symmetrical components સિમેટ્રિકલ ઘટકો છે કારણ કે અમારા ફોલ્ટ અધ્યયન માટે symmetrical components સિમેટ્રિકલ ઘટકો વધુ મહત્વપૂર્ણ છે કારણ કે મોટા ભાગના ફોલ્ટ ખરેખર અસમપ્રમાણ અથવા તમામ અસંતુલિત પ્રકારના ફોલ્ટ હોય છે તેથી તમે સિમેટ્રિકલ વાળા અથવા તો જેને તમે અસમપ્રમાણ અથવા તમામ અસંતુલિત પ્રકારના ફોલ્ટ કહો છો અસમપ્રમાણ ઘટક તમારું સરળ છે મારો મતલબ છે કે આવા પ્રકારના ફોલ્ટ વિશ્લેષણ માટે લાગુ થશે તો ચાલો તમારા symmetrical components સિમેટ્રિકલ ઘટકો પર આવીએ તેથી સામાન્ય રીતે સંતુલિત સિસ્ટમના વિશ્લેષણમાં એક તબક્કાના આધારે કરી શકાય છે જે આપણે ત્રણ તબક્કાના ફોલ્ટ માટે પણ જોયું છે એક તબક્કામાં વોલ્ટેજ અને પ્ર્વાહનું અને બીજા 2 તબક્કામાં વોલ્ટેજ અને પ્ર્વાહ નક્કી કરવા માટે તે પૂરતું છે કારણ કે તે સંતુલિત સિસ્ટમ છે વાસ્તવિક અને રીએકટીવ પાવર એ તબક્કાના મૂલ્યો દીઠ અનુરૂપ છે તેથી તે સંતુલિત સિસ્ટમ માટે છે પરંતુ જ્યારે સિસ્ટમ અસંતુલિત હોય ત્યારે વોલ્ટેજ પ્રવાહો અને તબક્કા અવરોધ સામાન્ય રીતે અસમાન હોય છે તેથી અસંતુલિત પરિણામ લાવી શકે છે જ્યારે લોડ અસંતુલિત હોય ત્યારે આ એક વસ્તુ છે તેથી લોડ અસંતુલિત છે તેનો અર્થ એ છે કે ત્રણેય તબક્કાના લોડ જુદા હોઈ શકે છે અને આ તે છે જે તમે તમારા વિતરણ પ્રણાલીને લાગુ કરો છો ઉદાહરણ તરીકે આપણા દેશમાં 11 કેવી વિતરણ પ્રણાલી છે તેથી કેટલીકવાર એવું બન્યું કે ત્રણ તબક્કાના વિતરણ લોડ માં સંતુલન નથી ઘણી જગ્યાએ આ એક વસ્તુ બીજી બાબત છે કે તે જ સબસ્ટેશનમાંથી સમાન ફીડર દ્વારા સિંગલ ફેઝ 2 તબક્કા ના અથવા 3 તબક્કા ના લોડ પૂરા પાડવામાં આવે છે તેથી તે સ્થિતિમાં તમારી સિસ્ટમ અસંતુલિત બની ગઈ છે અને બીજુ પાસું એ છે કે અસંતુલિત સિસ્ટમ કામગીરીનું પરિણામ અસમપ્રમાણતાપૂર્ણ ખામીને કારણે થઈ શકે છે ઉદાહરણ તરીકે તમારી લાઇન ટુ લાઇન ફોલ્ટ જેને તમે L L G કહો છો તે પછી ડબલ લાઇનથી ગ્રાઉન્ડ અથવા એક લાઇનથી ગ્રાઉન્ડ બરાબર છે આવા અસંતુલિત ઓપરેશનનું સપ્રમાણ ઘટકો દ્વારા વિશ્લેષણ કરી શકાય છે જ્યાં અસંતુલિત ત્રણ તબક્કાના વોલ્ટેજ અને પ્રવાહો સંતુલિત ભાગો છે અને કહેવાતા સપ્રમાણ ઘટકો એ પ્રવાહોના ત્રણ સેટમાં ફેરવાય છે તેથી બીજો પ્રકારનો ફોલ્ટ થાય છે પરંતુ તે ખૂબ જ દુર્લભ છે જે તમારું વાહક ખોલવાનું છે ધારો કે એક તબક્કાના વાહક તમારા ઓપન થયો છે અર્થ છે કાપવા મા આવેલો છે તેથી આ ખૂબ જ દુર્લભ છે પરંતુ પ્રશ્ન એ છે કે તેને ખુલ્લા વાહકને તમારો ફોલ્ટ પણ કહેવામાં આવે છે પરંતુ આપણે અસંતુલન અથવા અસમપ્રમાણતાપૂર્ણ ખામી વિશ્લેષણ માટે ક્યારે જઈશું તે જોશું તેથી તમારી અસંતુલિત ત્રણ તબક્કા સિસ્ટમના સપ્રમાણ ઘટકો આ બરાબર છે તેથી ત્રણ તબક્કા સિસ્ટમના અસંતુલિત તબક્કાઓને સંતુલિત તબક્કાઓના નીચેના ત્રણ ઘટક સમૂહોમાં ઉકેલી શકાય છે જે ચોક્કસ સમપ્રમાણતા ધરાવે છે તેનો અર્થ એ છે કે અસંતુલિત તબક્કાઓ માટે વોલ્ટેજ અથવા પ્ર્વાહ અધિકાર માટે આપણે સંતુલિત ફેઝરના ત્રણ ઘટક સેટમાં વિસર્જન કરી શકીએ છીએ અને તેમાં થોડી સપ્રમાણતા છે તેનો અર્થ એ કે પ્રથમ વસ્તુ એ છે કે તમારા ત્રણ તબક્કાઓ મેગનિટયુડ ના સમૂહ બરાબર છે એક બીજાથી 120 ડિગ્રીથી વિસ્થાપિત થાય છે અને મૂળ અસંતુલિત તબક્કાઓ જેવા જ તબક્કા ક્રમમા હોય છે અને સંતુલિત ફેઝર નો આ સમૂહ જેને પોઝીટિવ અનુક્રમ ઘટક કહેવામાં આવે છે તેથી પરિમાણમાં સમાન ત્રણ તબક્કાઓનો સમૂહ છે પરંતુ તે એકબીજાથી 120 ડિગ્રીથી વિસ્થાપિત છે અમે સંતુલિત સિસ્ટમને યોગ્ય રીતે ઉકેલી છે તે રીતે અને તમારા અથવા અસલ અસંતુલિત ફેઝરને સંતુલિત ફેઝરના આ સેટને ફેઝર ક્રમ ઘટક કહેવામાં આવે છે એ જ રીતે ત્રણ તબક્કાઓનો સમૂહ ફરી એક બીજાથી 180 ડિગ્રી અથવા માફ કરશો 120 ડિગ્રીથી એક બીજાથી વિસ્થાપિત છે અને મૂળ ફેસોર ની વિરુદ્ધ તબક્કો ક્રમ હોવાનો અર્થ જો આ પોઝીટીવ ક્રમ માટે જો તે આગળ હોય તો કહે છે કે આનાથી વિરુદ્ધ તે એસીબી સિક્વન્સ બરાબર હશે અને સંતુલિત ફેસોરનો આ સેટ નેગેટિવ સિક્વેન્સ કમ્પોનન્ટ કહે છે અને છેલ્લું એક જે 3 તબક્કાઓનો સમૂહ છે તે 0 તબક્કાના ડિસ્પ્લેસમેન્ટ સાથેની તીવ્રતામાં સમાન છે તેમની વચ્ચે કોઈ તબક્કોનું ડિસ્પ્લેસમેન્ટ નથી પરંતુ તેમની પાસે દરેકથી સમાનતા છે અને આ સમૂહને શૂન્ય ક્રમ ઘટક કહેવામાં આવે છે તેથી આ સમૂહનો ઘટક બધા સમાન છે મારો મતલબ કે તે બધા સમાન છે કારણ કે તેમની સમાનતા સમાન છે તેથી સંતુલિત તબક્કાઓના આ ત્રણ સેટ્સને અસલ અસંતુલિત ફેઝરના સપ્રમાણ ઘટકો કહેવામાં આવે છે તેથી ધારો કે તે ત્રણ દ્વારા રજૂ થાય છે a b c તબક્કાઓ અને જેમ કે તબક્કો ક્રમ a b c ને સકારાત્મક ક્રમ કહેવામાં આવે છે તેથી આ તે તમે જાણો છો પહેલેથી જ આપણે તે બરાબર કર્યું છે આ તે ત્રણ તબક્કાની સિસ્ટમ છે તેથી આ એબીસી છે તેથી જો a b c ક્રમ આ ખરેખર સકારાત્મક ક્રમ છે હવે કહેવું છે કે Va Vb Vc સંતુલિત કરી શકાય છે વોલ્ટેજ ફેઝર સમાન તીવ્રતા અને 120 ડિગ્રી પર છે આ પણ તમે જાણતા હશો અહી તે તફાવત દ્વારા વર્ગીકૃત છે પછી સેટમાં તબક્કા નો ક્ર્મ a b c અથવા હકારાત્મક અનુક્રમ બરાબર હોવાનું કહેવામાં આવે છે તેને આપણે 3 તબક્કાના ટ્રાન્સમિશન લાઇન કહેવાને હલ કરવા માટે થોડુંક અધ્યયન કર્યું છે અથવા આ કે બધા જ a b c છે જેને તમે તબક્કા ક્રમ તરીકે કહો છો તેથી જો Vb ક્ષતિઓ એ Va દ્વારા 120 છે આ તમે જાણો છો અને Vc ક્ષતિઓ Vb દ્વારા 120છે આ પણ તમે જાણો છો તો પછી તમે તમારી વ્યાખ્યા આ પ્રકારની બનાવી શકો છો અહીયા ધારો કે Va તમારો સંદર્ભ ફેઝર છે જો અમે આવુ કરીએ તો Vb એ સંદર્ભ ફેઝર Va કરતા અહીં 120દ્વારા પાછળ છે અને Vc એ સંદર્ભ ફેઝર Va કરતા અહીં 240દ્વારા પાછળ છે અથવા Vc એ સંદર્ભ ફેઝર Va કરતા 120આગળ છે તેથી જો હુ તમને આની વ્યાખ્યા આપું તો કહેવું કે સંદર્ભ ફેઝર Va એ Va ની બરાબર છે Vb એ 2 Va ની બરાબર છે અને Vc એ Va ની બરાબર બરાબર છે અહીયા કોમ્પલેક્ષ પાવર બીટા એ βej120દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે તેનો અર્થ એ કે માં નીચેના ગુણધર્મો છે 2ej240e j120 એ જ રીતે 2 β અને 3 1 તેથી તે એક જ અધિકાર છે અને 1 β 2 0 આ શરતો હમણાં લાગુ થશે હવે આ કિસ્સામાં VbVa∠ 120 અહીં આ આક્રુતિ દર્શાવવામા આવી છે મતલબ કે VbVae j1202Va કારણ કે 2ej240e j120 તેથી આપણે Vb2Va લખી શકીએ છીએ તેથી જ આપણે અહીં Vb2Va લખી શકીએ છીએ એજ રીતે VcVa∠ 240 કારણ કે આ Vc એ સંદર્ભ ફેઝર Va કરતા અહીં 240દ્વારા પાછળ છે તેથી VcVa∠ 240 છે કે અમે આપેલ છે કે જે તમારા આ VcVa120 છે તે Vaej120છે કે VcβVa તેનો અર્થ એ કે આપણે અહીં Vc βVa લખી રહ્યા છીએ તેથી તેનો અર્થ એ કે VaVbVc આ Vb Vc આપણે કોમ્પલેક્ષ ઓપરેટર બીટા ની દ્રષ્ટિએ મૂકી રહ્યા છીએ જ્યાં β ej120છે હવે પછી જો ક્રમ a c b હોય તો મારો અર્થ તે છે જો તે નકારાત્મક ક્રમ છે તો પછી VaVa હવેVbβVa અને Vc2Va હવે ક્રમ a c b છે અર્થ એ થાય કે Vc એ Va દ્વારા 120 પાછળ છે અને Vb એ તમારા Va થી 240 પાછળ છે આપણે પહેલા જે કંઇ કર્યું તે 2 હતુ હવે તે હશે તે હવે 2 હશે તેથી VbVa∠ 240Vaej120βVaહશે એજ રીતે આ VcVa∠ 120Vae j1202Va તેથી VbβVa અહીં અને Vc2Va હવે માની લો કે હવે આપણે સબસ્ક્રિપ્ટ 1 2 અને 0 ક્રમશ સકારાત્મક ક્રમ નકારાત્મક ક્રમ અને 0 ક્રમનો સંદર્ભ લઈશું આ એક છે આ સંમેલન ને અનુસરીને દરેક ખરેખર આ સંમેલન છે તેથી જો Va Vb અને Vc આ વોલ્ટેજ ફેઝર ના અસંતુલન સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે તો ત્રણ સંતુલન સેટ આ પ્રમાણે લખાયેલા છે તેથી અર્થ એ થાય કે Va1 Vb1 Vc1 છે આ હકારાત્મક ક્રમ સમૂહ Va2Vb2Vc3 અને નકારાત્મક ક્રમ સમૂહ Va0Vb0Vc0 છે શૂન્ય ક્રમ આ રીતે આપણે તેને સુયોજિત બનાવીશુ અર્થ એ થાય કે આપણે તેને પાછળથી જોઇશુ પરંતુ VaVa1Va2Va0 VbVb1Vb2Vb0VcVc1Vc2Vc0 તેથી આ તે સકારાત્મક નકારાત્મક અને શૂન્ય ક્રમ છે સંતુલિત સકારાત્મક ક્રમ તબક્કોનો સમૂહ હવે તે જ રીતે આપણે જોયો છે તે રીતે લખીશું a b c અહીં સિક્વન્સ આ પણ સંતુલિત સકારાત્મક ક્રમ ફેઝર છે અને આ ક્રમ તમારુંa b c છે તેથી અમે જે રીતે કર્યુ હતુ તે અમે ફરીથી લખી રહ્યાં નથી Va1 લખ્યું તે Vb12Va1 Vc1βVc1 છે તે a b c સિક્વન્સ માટે છે આ તે છે જેને આપણે Va1 Vb1 Vc1 કહ્યુ છે તે a b c ક્રમ છે અહીં તેમનો પોઝીટીવ ક્રમ અને નેગેટીવ ક્રમ છે અને 0 આ વસ્તુ તમારા 0 ક્રમ ઘટક સમાન વસ્તુ આવશે તેથી હકારાત્મક અનુક્રમ માટે Va1 એ ફેઝ a માટે b પોઝીટીવ ક્રમ એ Vb12Va1 માટે અને ફેઝ C માટે પોઝીટીવ ક્રમ Vb12Va1 છે આ તમારા સમીકરણો સમાન છે ફક્ત તમારે પ્રતિનિધિત્વ કરવું પડશે Va1 Vb1 Vc1 સમાન ફિલસૂફીનું એ જ વસ્તુ a c b ક્રમ અનુસરશે જે સંતુલિત નકારાત્મક ક્રમ ફેઝર નો સમૂહ છે તે Va2 Vb2βVa2 Vc22Va2 છે આ સમીકરણ 3 છે હવે શૂન્ય ક્રમ ફેઝરનો સમૂહ તે બધા સમાન છે તેથી તે Va0 Vb0Va0 હશે અને Vc0Va0આ સમીકરણ 2 3 અને 4 હવે આ સમૂહ આ ત્રણ ફેઝર Va Vb Vc છે તેને હકારાત્મક રકમ તરીકે વ્યક્ત કરી શકાય ઉપર નકારાત્મક અને 0 ક્રમ ફેઝર વ્યાખ્યાયિત છે અર્થ એ થાય કે VaVa1Va2Va0 તેથી અહીં આપણે VaVa1Va2Va0 લખી શકીએ છીએ આ સમીકરણ 5 છે VbVb1Vb2Vb0 આ સમીકરણ 6 છે અને VcVc1Vc2Vc0 છે આ સમીકરણ 7 છે હવે આ તમારા હકારાત્મક નકારાત્મક અને 0 ક્રમ ઘટક છે અહીં આ Va1 છે તેથી Vb12Va1 અને Vc1βVc1 આ નકારાત્મક ક્રમ છે Va2 સંદર્ભ ખાતે Vc22Va2 અને તમારા Vb2βVa2 આ તમારી શૂન્ય ક્રમ છે આ હકારાત્મક અને નકારાત્મક આ શૂન્ય ક્રમ તેઓ સમાન તબક્કામાં છે અધિકાર મારો કહેવાનો અર્થ એ છે Va0 મારફતે તે છે Vb0Va0 અને Vc0Va0 કારણ કે તેઓ સમાન મેગનિટયુડ ના છે તેથી તમારા અસંતુલિત વોલ્ટેજ ફેઝરના આ સપ્રમાણ ઘટકો તેથી સરળતાથી તમે આને બનાવી શકો છો હવે ચાલો સંદર્ભ ફેસોરની દ્રષ્ટિએ તમારું સમીકરણ 5 6 અને 7 VaVa1Va2Va0 છે તેથી પ્ર્વાહ આવશે જે પણ છે એ જ ફિલસૂફી કે VaVa1Va2Va0 તેથી Vb2Va1βVa2Va0 છે તેથી આ Vb છે એ જ રીતે તમારા VcβVa12Va2Va0 આ છે આ Va Vb Vc તમામ વાસ્તવમાં Va1Va2Va0 દ્વારા રજૂ થાય છે અને જટિલ ઓપરેટર છે તેથી આ 8 9 અને 10 નું સમીકરણ છે હવે આ સમીકરણ તમે તેમને મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકો તેથી તે Va Vb Vc હશે અને તેVa Vb Vc 1 1 1 2 1 2 1 Va1 Va2 Va0 હશે તેથી આ ત્રણ સમીકરણો તમે તેને મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકો આગળ આ સમીકરણ આ માત્ર તમે તે લખી શકો છો VpAVs આ રીતે આપણે લખ્યુ જ્યાં VpVa Vb VcT અધિકાર અને VsVa1 Va2 Va0 T અને A1 1 1 2 1 2 1 આ સમીકરણ 13 છે તેથી આ સમીકરણ 12 આ VsA 1Vp તરીકે લખી શકાય છે આ સમીકરણ 14 છે તો A 1131 2 1 2 1 1 1 છે પરંતુ તમારે તે સીધું લેવાની જરૂર નથી હું તમને એક પદ્ધતિ બતાવીશ કે તેને મૂળભૂત રીતે કેવી રીતે લખવા તેને યાદ રાખી શકાય છે તે A 1AT છે હું ત્યાં આવીશ તેથી જો તમે આ મેટ્રિક્સના જટિલ સંયુક્તને તમારા A મેટ્રિક્સનો જથ્થો લો છો તો તમે આ મેટ્રિક્સના જટિલ સંયુક્ત કે જેનું સમીકરણ 13 છે તેને લો છો પછીA1 1 1 2 1 2 1 1 1 1 2 1 2 1 તમે આ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લો જેAT1 2 1 2 1 1 1 તેથી સમીકરણ 15 અને 16 નો ઉપયોગ કરીને તે તમારું A 113ATછે આ સમીકરણ 17 છે તેથી આ યાદ રાખવું સહેલું છે જો તમને ખબર હોય તો તમે તેને જાતે મેટ્રિક્સ કહો છો તે યાદ રાખવું સરળ છે તેથી સમીકરણ 14 અને 15 નો ઉપયોગ કરીને આ સમીકરણ આપણને મળી રહ્યું છે તેથી સમીકરણ 14 છે તેથી ચાલો હું સમીકરણ 14 પર પાછો જઉં છુ તેથી આ સમીકરણ 14 છે VsA 1 Vp અને તેનો અર્થ છે કે Va113VaβVb2Vc આ સમીકરણ 18 છે Va213Va2VbβVcઆ સમીકરણ 19 છે આ Va013VaVbVc સમીકરન 20 છે તેથી આ સમાન ફિલસૂફી પ્ર્વાહ માટે લાગુ થાય છે આ સમાન વસ્તુ હકારાત્મક નકારાત્મક અને 0 ક્રમ ઘટક તેથી આ કિસ્સામાં તમે વોલ્ટેજ માટે ઉપર આપેલ સપ્રમાણ ઘટક પરિવર્તન માટેની સમાન ફિલસૂફી પ્ર્વાહ ના સમૂહ માટે આપમેળે લાગુ કરી શકાય છે તેથી IaIa1Ia2Ia0 આ સમીકરણ 21 છે IbIb1Ib2Ib0 અને IcIc1Ic2Ic0 છે તેથી આ 23 જેટલું જ સમીકરણ છે વોલ્ટેજ તમને મળશે Ia113IaβIb2Ic આ સમીકરણ 24 છે Ia213Ia2IbβIcતે સમીકરણ 25 છે અને Ia013IaIbIc આ સમીકરણ 26 છે તો વોલ્ટેજ અને પ્ર્વાહ સમાન છે આગળ તમારું પાવર ઇન્વર્જન્સ છે તેથી આપણે તે બતાવવાનું છે કે તે પાવર ઇક્વેશન પણ મૂળ વસ્તુ છે અને પરિવર્તન બંને મેળ ખાતા હોય છે તેથી ત્રણ તબક્કાની પ્રણાલીમાં જટિલ પાવર આપેલ છે આપણે પહેલા તેને જોઈ લીધું છે SVpTIpVa Vb Vc Ia Ib Ic VaIaVbIbVcIc આ સમીકરણ 27 છે પણ SVpTIpAVsTAIsVsTATAIs આ ખરેખર સમીકરણ 28 છે સ્લાઇડનો સમય જુઓ 2427 હવે ATA31 0 0 0 1 0 0 0 1 A નો અર્થ એ કે આ તમારો ATA છે તેથી તેનો અર્થ એ કે S3VsTIs3 Va1Ia13Va2 Ia23Va0Ia0 આ પાવર સમમિતીય ઘટકો છે તેથી તેનો અર્થ એ છે કે S તમે અહીં જે પણ મેળવો તે સમીકરણ 27 બરાબર છે જે ખરેખર સમીકરણ 29 છે તે સમાન છે મારો અર્થ છે કે તેઓ સમાન અધિકાર હોવા જોઈએ તેથી હવે ટ્રાન્સમિશન લાઇનનો ક્રમ અવરોધ તેથી હવે આપણે દરેક ઘટકના સિક્વન્સ ઇમ્પિડન્સ માટે જવું પડશે ખાસ કરીને ટ્રાન્સમિશન લાઇન ટ્રાન્સફોર્મર્સ પછી સિંક્રનસ મશીન તેથી ફક્ત તે કેવી રીતે બનાવશે તે જુઓ તેથી ટ્રાન્સમિશન લાઇનોના ક્રમિક અવરોધ તેથી ટ્રાન્સમિશન લાઇન ખરેખર સ્થિર છે અને તેથી તબક્કા ક્રમના ઇમ્પિડન્સ પર કોઈ અસર થતી નથી કારણ કે કરંટ અને વોલ્ટેજ લાઇનની સમાન ભૂમિતિનો સામનો કરે છે તેથી ટ્રાન્સમિશન લાઇન માટે કે તે મૂળભૂત રીતે ફરીથી અને ફરીથી છે કારણ કે હું કહું છું કે તે એક સ્થિર ઉપકરણ છે અને તેથી તબક્કા ક્રમના ઇમ્પિડન્સ પર કોઈ અસર નથી કારણ કે કરંટ અને વોલ્ટેજ લાઇનની સમાન ભૂમિતિનો સામનો કરે છે તેથી સકારાત્મક અને નકારાત્મક ટ્રાન્સમિશન લાઇનનો ક્રમિક અવરોધ સમાન છે એટલે Z1Z2 આ 2 ટ્રાન્સમિશન લાઇન માટે સમાન હોય છે પરંતુ એનો અર્થ એ થાય કે આપણે પહેલા તે શૂન્ય ક્રમ ચાલુ છે કારણ કે તબક્કામાં સાથે Va0 તમારા Ia0 સમાન વોલ્ટેજ છે Ia0Ib0Ic0તેઓ તબક્કામાં છે અને તે તબક્કાઓ માંથી પસાર થાય છે જે a b c કંડક્ટર છે અને ગ્રાઉન્ડ તટસ્થ દ્વારા પાછા ફરવા માટે તેથી ગ્રાઉન્ડ અથવા કોઈપણ શિલ્ડિંગ વાયર શૂન્ય સિક્વન્સ અને શૂન્ય સિક્વન્સ ઇમ્પિડન્સ Z0 માર્ગમાં છે તેથી ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે કોઈ પણ શિલ્ડિંગ વાયર પર ટ્રાન્સમિશન લાઇન ગ્રાઉન્ડનો અર્થ છે ઝીરો સિક્વન્સ અને ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સ ના માર્ગમાં Z0 છે જેમાંથી અલગ જમીન દ્વારા રીટર્ન પાથની અસર શામેલ છે Z1 અનેZ2 તેથીZ0 ટ્રાન્સમિશન લાઇન માટે સિક્વેન્સ ઇમ્પિડન્સ અલગ છે તેથી એક વિચાર તમારા Z0 માટે તે ટ્રાન્સમિશન લાઇન પર છે તમે ઇમ્પિડન્સ અધિકાર પર ત્રણ તબક્કા ની રેખા માટે એક મીટર લંબાઈ તરીકે આકૃતિ 2 મા બતાવ્યા પ્ર્માણે ધ્યાનમાં લો મારો અર્થ આ સમીકરણ બરોબર છે તેથી આ ગ્રાઉન્ડ સપાટી ખરેખર સમાન તબક્કાવાર કાલ્પનિક વાહક તરીકે અંદાજે છે જેને તમે ત્રણ તબક્કામાંથી કોલ કરો છો તેનાથી સરેરાશ અંતર સ્થિત છે ખરેખર આ Dn મેં તેને ખૂબ નજીકથી બતાવ્યું છે મારે આનાથી થોડુંક દૂર બતાવવું જોઈએ પરંતુ કોઈપણ રીતે જમીનની સપાટીની નજીકની આજુબાજુ છે અને આ જમીન છે આ એક સમાન કાલ્પનિક વાહકનો અધિકાર છે અને સરેરાશ સ્થિર છે અંતર Dn ત્રણેય તબક્કાઓમાંથી તેથી આ એક ધારણા છે તેથી તબક્કાના વાહક ગ્રાઉન્ડ તટસ્થ દ્વારા રીટર્ન પાથ સાથે શૂન્ય સિક્વન્સ કરંટ વહન કરે છે તેથી આ તે છે જેને તમે સરળ વસ્તુ કહો છો જે સમકાલીન અંતરનું અંતર D D D છે શૂન્ય ક્રમ વર્તમાન અહીં Ia0Ib0Ic0 છે અને આ શૂન્ય ક્રમ વર્તમાન જેને તમે કહો છો તે તબક્કાના વાહકોને આ ક્રમ છે શૂન્ય ક્રમ પ્ર્વાહ માટે આપણે તટસ્થ ગ્રાઉન્ડ દ્વારા આ રસ્તો પાછો આપીએ છીએ અને આ આશરે Dnખરેખર તે અંતર છે જે અંતર કોઈપણ તબક્કાથી તટસ્થ અને સરેરાશ અંતર સુધી લેવામાં આવે છે આ ફક્ત તે શૂન્ય ક્રમ અવરોધને રજૂ કરવા માટેનો એક અંદાજ છે